IIoT ની બીજી એપ્લિકેશન ખાદ્ય ઉદ્યોગ કૃષિ અને ખાદ્ય ઉદ્યોગમાં છે તેથી ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ચાલો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર શું થાય છે તેથી અમારી પાસે કૃષિ પેદાશ છે તે કૃષિ પેદાશ ખેતરમાંથી આવે છે પછી તે ઉત્પાદન મૂળભૂત રીતે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા લેવામાં આવે છે અને અંતે ગ્રાહકો મૂળભૂત રીતે કૃષિ પેદાશોનો ઉપયોગ કરે છે તેથી ચાલો હું આને થોડું વધુ વિસ્તૃત કરું જેથી પ્રક્રિયા ક્ષેત્રથી પ્લેટ તરીકે સારી રીતે જાણીતી છે તેથી ક્ષેત્રથી પ્લેટ સુધી તેનો અર્થ શું છે કે ખેતરમાંથી જ્યાં ઉત્પાદન પ્લેટમાં બનાવવામાં આવે છે જ્યાં વપરાશ થાય છે સપ્લાય ચેઇન શું છે ઉત્પાદનની સાંકળ શું છે તેથી ચાલો કહીએ કે તે કૃષિ ક્ષેત્રથી શરૂ થશે તેથી તમે કૃષિ ક્ષેત્રમાં પાક ઉગાડતા હશો તેથી ચાલો આપણે કહીએ કે બિયારણની વાવણી ખેડૂતો બિયારણ વાવે છે પાક ઉગાડે છે ખાતરો લાગુ કરે છે જંતુનાશકો વગેરે લાગુ કરે છે અને પછી કૃષિ યોજનાઓ પછી તે પરિપક્વ થાય છે પછી મૂળભૂત રીતે આ પાકની યોગ્ય લણણી થાય છે તેથી આ પાક લણવામાં આવે છે તેથી આગળનું પગલું વ્યાપકપણે લણણી કરવાનું છે લણણી બાદ આ અનાજ પર પ્રક્રિયા કરવામાં આવશે ફૂડ ગ્રેન પ્રોસેસિંગ ફૂડ ગ્રેન પ્રોસેસિંગ પછી આપણે આપણે કહીએ છીએ કે પેકેજિંગ અનાજનું પેકેજિંગ ખાદ્યાન્નના પેકેજિંગ પછી આ પેકેજોનું પરિવહન કરવામાં આવશે પરિવહન અને લોજિસ્ટિક્સ તેથી તેઓને સામાન્ય રીતે જથ્થાબંધ બજારમાં લઈ જવામાં આવશે પછી તે છૂટક વેપારી પાસે જાય છે છૂટક બજારમાં જાય છે અને અંતે ગ્રાહકો કૃષિ પેદાશો ખરીદવા અને રાંધવા જતા હોય છે અને તેઓ વપરાશ કરે છે તેથી મૂળભૂત રીતે આ પ્લેટ યોગ્ય રહેશે આ સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રથી પ્લેટ સુધીની સાંકળ છે તેથી આ સામાન્ય રીતે પ્રવૃત્તિઓની સાંકળ છે જે અનુસરવામાં આવે છે ચાલો કહીએ કે આ સપ્લાય ચેઇન છે તેથી સપ્લાય ચેઇન આવે છે કારણ કે આખરે આ દરેક વસ્તુ માટે આ સમગ્ર ચક્ર દ્વારા સપ્લાયની ખાતરી કરવી પડશે તેથી આ સમગ્ર પ્રક્રિયાઓ અને વિવિધ પગલાઓ દ્વારા આ તમામ પુરવઠાની ખાતરી કરવી પડશે તેથી આપણે આ પ્રકારના દૃશ્ય વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ પ્રકારની પરિસ્થિતિમાં સેન્સર્સનો ઉપયોગ કરવો પડશે તમારી પાસે સેન્સર છે પાકની વૃદ્ધિ બિયારણની વાવણી ખાતરો ચોક્કસ રીતે પર્યાપ્ત રીતે લાગુ કરવા વગેરે માટે તેમજ જંતુનાશકોને ચોક્કસ અને પર્યાપ્ત રીતે લાગુ કરવા માટે કૃષિ ક્ષેત્રમાં IIoT ઉપકરણોનો ઉપયોગ કરવો પડશે તેથી અહીં સેન્સર એક્ટ્યુએટર્સ ઉપરાંત વિવિધ કૃષિ રોબોટ્સનો ઉપયોગ કરી શકાય છે તેથી માત્ર અહીં જ નહીં લણણી માટેના પગલા 2 માં પણ આનો ઉપયોગ ખાદ્ય અનાજની પ્રક્રિયા માટે થઈ શકે છે ફરીથી આનો ઉપયોગ પેકેજિંગ માટે પણ થઈ શકે છે તેવી જ રીતે પરિવહન લોજિસ્ટિક્સ જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પ્લેટ ખરેખર આને બાજુ પર છોડી દઈએ તેથી આપણે હજી પણ એવી પ્લેટ ધરાવતા નથી કે જે સેન્સર સક્ષમ અને રોબોટિક પ્લેટ હોય વગેરે તેથી તે હાંસલ કરવાનું એક દૂરનું સ્વપ્ન છે પરંતુ ઇન રિટેલર મૂળભૂત રીતે સેન્સર એક્ટ્યુએટર્સ રોબોટ્સ વગેરે આ બધું સિસ્ટમને અથવા મશીનો કે જે પ્રક્રિયામાં મદદ કરી રહ્યાં છે અને વિવિધ સ્ટેટ્સ વગેરેને વધુ કાર્યક્ષમ સ્વાયત્ત બનાવવા માટે મદદ કરશે અને તેથી વધુ તેથી ચાલો હવે આગળ જોઈએ અને જોઈએ કે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં IoT અમલીકરણના સંદર્ભમાં આપણી પાસે શું છે તેથી આ સેન્સર્સ એક્ટ્યુએટર્સ એવી વસ્તુ છે જેનો મેં પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે પરંતુ તેઓ નેટવર્કવાળા હોવા જોઈએ તેથી અમારી પાસે સપ્લાય ચેઇન સાથે ખાદ્યપદાર્થોની ગુણવત્તાની દેખરેખ માટે નેટવર્ક સેન્સર હોવું જરૂરી છે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે સેન્સર્સ અને પર્યાવરણીય પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા માટે તેમના નેટવર્કવાળા સેન્સર્સ તેથી વિવિધ વેરહાઉસમાંથી પસાર થતો અનાજ વેરહાઉસનું તાપમાન યોગ્ય રીતે જાળવવામાં આવ્યું છે કે કેમ તે તાપમાનનું મોનિટરિંગ તે તાપમાનની દેખરેખ ધરાવતું ક્રક્સ વગેરે પણ કરવાનું રહેશે તેથી આ સમગ્ર ખાદ્ય પુરવઠા શૃંખલામાં અહીં સેન્સર ખૂબ જ મહત્વપૂર્ણ છે કોમ્યુનિકેશન લેયર મૂળભૂત રીતે સ્ટેકહોલ્ડર એક્સેસ સપ્લાય ચેઈન ડેટા વગેરે વિશે વાત કરે છે વિવિધ હિતધારકો વચ્ચેનો સંચાર હિતધારકો સુધી પહોંચ સપ્લાય ચેઈનના વિવિધ ઘટકો વચ્ચેનો સંચાર સેન્સરના ઉપયોગ માટે વિવિધ ડેટાને જોડવા સેન્સર દ્વારા સેન્સર દ્વારા કોમ્યુનિકેશન નેટવર્ક આ બધી વસ્તુઓ જરૂરી છે અને છેલ્લે ખેડૂતો છૂટક વેચાણકર્તાઓ સરકાર વિશ્લેષકો ઉપભોક્તા વીમા કંપનીઓ માટે અરજીઓ રાખવા માટેના એપ્લિકેશન સ્તરમાં જે અહીં લખ્યું નથી પરંતુ વીમા કંપનીઓ માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમારે સંખ્યાબંધ વસ્તુઓ કરવા માટે સેન્સરની જરૂર છે ભેજનું નિરીક્ષણ કરવા માટે સેન્સર તાપમાન ખાદ્ય ઉત્પાદનોની રચના વગેરે તેથી સેન્સર આમાંની ઘણી બધી અલગ અલગ વસ્તુઓ કરી શકે છે પરંતુ સેન્સર રીઅલ ટાઇમમાં ઘણો ડેટા ફેંકશે જેનું રીઅલ ટાઇમમાં પણ વિશ્લેષણ કરવું પડશે જેથી તે ડેટામાંથી સૌથી વધુ ફાયદો ઉઠાવી શકાય તેથી તમારે સરળ પ્રક્રિયા નિયંત્રણ વધેલી ખાદ્ય સુરક્ષા વગેરેની જરૂર છે અને પર્યાપ્ત અંતથી અંત સુધી ટ્રેસેબિલિટી હોવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મેં તમને શરૂઆતમાં ફીલ્ડ ટુ પ્લેટ કોન્સેપ્ટ વિશે જણાવ્યું મેં તેને સમજાવ્યું તેથી ફીલ્ડ ટુ પ્લેટ અને અનુરૂપ સપ્લાય ચેઇન તેથી જો તમારી પાસે યોગ્ય IoT સોલ્યુશન્સનો ઉપયોગ કરીને આને પર્યાપ્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યું હોય તો તે શક્ય બનશે ઉદાહરણ તરીકે ડાંગરના ખેતરમાં ચોખાના પેકેટને ટ્રેસ કરવા તે શક્ય બનશે તેથી જેમ તમે સમજી શકો છો કે આ થવાનું છે આ ખૂબ જ આકર્ષક બનશે જો તમે તેને યોગ્ય રીતે અમલમાં મૂકી શકો તેથી ખાદ્ય ઉદ્યોગમાં IIoT ની અસર આના જેવી છે કે અમારી પાસે કાર્યક્ષમ ઉત્પાદન લાઇન હશે અમારી પાસે પર્યાપ્ત યોગ્ય કાર્યક્ષમ ખાદ્ય સુરક્ષા પગલાં હશે ખાદ્ય સુરક્ષા નિયમન અમલમાં આવશે આપણે પુરવઠા શૃંખલામાં પારદર્શિતા લાવવા જઈ રહ્યા છીએ આપણે સમગ્ર પુરવઠા શૃંખલામાં થતો બગાડ ઘટાડવા જઈ રહ્યા છીએ આપણે ખાદ્ય સંસાધનોનો બગાડ ઓછો કરીશું અને આપણે વાસ્તવિક સમયમાં વિશ્લેષણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે ખાદ્ય ઉત્પાદનોની માહિતી અને ખોરાકનો બગાડ ઓછો કરો તેથી જો તમારી પાસે ખાદ્ય ઉદ્યોગમાં IIoT અમલીકરણ હોય તો આ બધી વસ્તુઓ શક્ય છે તેથી પેઢી પર હવામાનની દેખરેખ રાખવા પાકની પરિપક્વતા પર દેખરેખ રાખવા જંતુઓની હાજરી પર દેખરેખ રાખવા જમીનની સ્થિતિના સંદર્ભમાં ખેતરની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઉદાહરણ તરીકે જમીનમાં કેટલી ભેજ છે તેનું નિરીક્ષણ કરવા માટે અમારી પાસે સેન્સર હોઈ શકે છે ખેતર પાણીનું સ્તર કેટલું છે ખેતરમાં ખાતરનું પ્રમાણ કેટલું છે ખેતરની જમીનના પોષક તત્વોની સ્થિતિ તેથી આ બધી બાબતો ખોરાક ઉદ્યોગમાં IoT અમલીકરણની સહાયથી શક્ય છે તેથી આ કેટલીક વિવિધ એપ્લિકેશનો છે તેવી જ રીતે તમારી પાસે મોટી સંખ્યામાં વિવિધ એપ્લિકેશનો છે જે IoT અમલીકરણ માટે શક્ય છે તેથી હવે હું તમને કેટલાક ઉદાહરણો આપવા જઈ રહ્યો છું પશુધનના કોઠારમાં સેન્સર વિવિધ પ્રાણીઓના આરોગ્ય માપદંડો ગાય ભેંસ અને ઘેટાં અને બકરા સહિત વિવિધ જીવંત સ્ટોક વગેરેના આરોગ્ય માપદંડોનું નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે તેથી IoT સક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરીને જીવનની તમામ દેખરેખ સતત રીઅલ ટાઇમ મોનિટરિંગ ફોર્મમાં શક્ય છે IoT અમલીકરણની મદદથી સ્વયંસંચાલિત ફીડિંગ સાયકલ સેટ કરી શકાય છે આ વિવિધ પશુધનના આહાર નિયંત્રણ IoT અમલીકરણની સહાયથી વિવિધ ફાર્મ પ્રાણીઓ શક્ય છે બ્રૂડિંગ કોઠાર અને હેચરીમાં સ્વચાલિત તાપમાન નિયંત્રણ આ પણ યોગ્ય IoT અમલીકરણની મદદથી શક્ય છે સાધનસામગ્રી પર IoT સક્ષમતા એ રીતે કરી શકાય છે કે તમે જાણો છો GPS ટ્રેકિંગ જ્યારે પણ આ પ્રાણીઓ તેમના ચોક્કસ સ્થાનની આસપાસ ફરતા હોય ત્યારે તેમની સ્થિતિ વગેરેને ટ્રેક કરી શકાય છે આ માત્ર એક ઉદાહરણ છે જેમ કે આ GPS નો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગમાં IoT માં અન્ય અન્ય ઘટકોની ગતિશીલતાને ટ્રેક કરવા માટે થઈ શકે છે ડ્રોન આસિસ્ટેડ ફીલ્ડ મોનિટરિંગ એકદમ સામાન્ય છે કૃષિમાં ડ્રોન સહાયિત ફીલ્ડ મોનિટરિંગ એપ્લિકેશનો એકદમ સામાન્ય છે અને તેનો અમલ કરવામાં આવી રહ્યો છે અમે પોતે લેબમાં વિવિધ વસ્તુઓ કરવા માટે વિવિધ કૃષિ ડ્રોન એપ્લિકેશન્સ પર કામ કરી રહ્યા છીએ તેથી ખાદ્ય ઉદ્યોગમાં IoT અમલીકરણ આ વિવિધ મશીનો જેમ કે ફાર્મ મશીનરી ટ્રેક્ટર વગેરેમાં સેન્સર એમ્બેડિંગ જાળવણી માટે તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમની કામગીરી પર દેખરેખ રાખવા કોઈપણ મશીન નીચે જઈ રહ્યું છે કે કેમ તે શોધવા માટે કરી શકાય છે ચેતવણી ચિહ્નોની વહેલી શોધ સ્માર્ટ જાળવણી વગેરે આ ઉપકરણોના જીવનકાળને લંબાવતા આ તમામ બાબતો IoT અમલીકરણ દ્વારા ખાદ્ય ઉદ્યોગમાં જાળવણીના સંદર્ભમાં શક્ય છે ખાદ્ય ઉદ્યોગમાં IoT અમલીકરણ અનુમાનિત વિશ્લેષણો દ્વારા માર્જિનમાં સુધારો કરી શકે છે પ્રારંભિક ચેતવણી ચિહ્નો શોધી શકે છે સારી રીતે માહિતગાર નિર્ણયો લે છે અને નફો વધારી શકે છે ઉપભોક્તા માટે જુદી જુદી પહેલ છે સ્માર્ટ લેવલ એ ગ્રોસરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન GMA દ્વારા એક પહેલ છે જે ગ્રાહકોને ઉત્પાદન સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે QR કોડનો ઉપયોગ કરે છે આ ઉપભોક્તાઓ પરિણામે કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થની ઘટક વિગતો તે ચોક્કસ ખાદ્ય પદાર્થના એલર્જન એક્સપોઝર પોષણ મૂલ્ય અને ઘણી અલગ અન્ય માહિતી મેળવી શકે છે ઉપભોક્તા ઉત્પાદન વિશે વિગતો મેળવવા માટે QR કોડ સ્કેન કરી શકે છે ઉત્પાદનની માહિતીમાં પોષણ ઘટકો એલર્જન તૃતીય પક્ષ પ્રમાણપત્ર સામાજિક અનુપાલન કાર્યક્રમો ઉપયોગ માટેની સૂચનાઓ સલાહ અને સલામત હેન્ડલિંગ સૂચનાનો સમાવેશ થાય છે ફેક્ટરીમાં IoT અમલીકરણ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં વિવિધ પ્રકારની મશીનરીને મદદ કરી શકે છે વિવિધ કામદારો કે જેઓ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે તેઓ સ્વાયત્ત રીતે જોડાયેલા રહે છે આ કનેક્ટિવિટી ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા ખાદ્ય પ્રક્રિયાઓની ગુણવત્તા અને તેથી વધુને સુધારવા માટે આંતરદૃષ્ટિ મેળવવામાં મદદ કરી શકે છે અને પરિણામે તેઓ ટીટીએમને માર્કેટ કરવા માટેના સમયને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તેથી IoT અમલીકરણો ખાદ્ય ઉત્પાદનનું પાલન અને સલામતી નિયમનકારી ધોરણોનું પાલન શ્રેષ્ઠ પ્રથાઓનું પાલન અને ખાદ્ય ઉત્પાદનોનું સલામત સંચાલન પણ સુધારી શકે છે આ બધું ખાદ્ય ઉદ્યોગમાં IoT અમલીકરણની મદદથી શક્ય છે ખાદ્ય ઉદ્યોગમાં IoT અમલીકરણ વર્કર્સને ઓગમેન્ટેડ રિયાલિટી સેફ્ટી ચશ્મા અને અન્ય પહેરી શકાય તેવા ઉપકરણો દ્વારા સશક્તિકરણ કરવામાં પણ મદદ કરી શકે છે જેનાથી તેમની પ્રક્રિયાઓની એકંદર ઉત્પાદકતા અને કાર્યક્ષમતા કામદારોની કાર્યક્ષમતા અને તેઓ જે મશીનરીનો ઉપયોગ કરી રહ્યાં છે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે સિટી ક્રોપ એ એક બુદ્ધિશાળી ઇન્ડોર ગાર્ડન છે જે ફળો જડીબુટ્ટીઓ શાકભાજી ગ્રીન્સ અને ખાદ્ય ફૂલો ઉગાડવા માટે એક બુદ્ધિશાળી ઇન્ડોર બગીચો પૂરો પાડે છે તેઓ સ્વયંસંચાલિત આબોહવા નિયંત્રણ સ્વયંસંચાલિત પશુધન નિરીક્ષણ સ્વચાલિત સ્માર્ટ સૂચનાઓનું અમલીકરણ ધરાવે છે જે સંબંધિત હિતધારકોને મોકલી શકાય છે અને પ્લાન્ટ ડોકટરોની ઓટોમેટેડ સૂચનાઓ પણ મોકલવામાં આવશે ડાયજેનેટિક્સ પાસે આ ઉત્પાદન છે બાયો રેન્જર જે ખોરાકમાં માઇક્રોબાયલ રોગોની હાજરીને શોધવામાં મદદ કરી શકે છે બાયો રેન્જર એ એક નાનું હેન્ડહેલ્ડ ઉપકરણ છે જે એન્ડ્રોઇડ એપ સાથે જોડાય છે અને ખોરાકમાં પેથોજેન્સને તરત જ શોધી કાઢે છે એસ્કેસો એ એવી કંપની છે કે જેની પાસે રસોઈ જાદુગરીનું ઉત્પાદન છે જે મૂળભૂત રીતે સ્માર્ટ રસોઈ માટે છે તેથી તેમની પાસે આ Wi Fi કનેક્ટેડ સ્માર્ટ રસોઈ ઉપકરણ છે જે સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા રસોઈની સ્થિતિનું સરળ નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે સ્માર્ટ રસોઈ મૂળભૂત રીતે ફૂડ પેકેટ અને એસ્કેસો ઉપકરણને પાણીના વાસણમાં મૂકીને મદદ કરે છે રેસીપી પસંદ કરીને અને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા શરૂ કરીને તમે ન્યૂનતમ સંડોવણી દ્વારા તમારા ખોરાકને વધુ સ્માર્ટ રીતે રાંધી શકો છો રાંધણ વિજ્ઞાન ઉદ્યોગો પાસે ફ્લેવર મેટ્રિક્સ હોય છે જે મૂળભૂત રીતે ખોરાક અને પીણાંને અનન્ય સ્વાદો સાથે ભેળવે છે તેઓ ખોરાકના ઘટકો પર ડેટા એકત્રિત કરે છે વપરાશકર્તા ડેટા એકત્રિત કરે છે અને વાનગીઓના સ્વાદને વધારવા અને વપરાશકર્તા વિશિષ્ટ ખોરાક અને પીણાની જોડી પ્રદાન કરવા માટે મશીન લર્નિંગ અને ડેટા વિશ્લેષણના વિવિધ અમલીકરણોનો ઉપયોગ કરે છે Intellicup પાસે સ્માર્ટ કપ સોલ્યુશન છે જે મૂળભૂત રીતે એક સ્માર્ટ બેવરેજ વેન્ડિંગ મશીન છે જે રાહ જોવાનો સમય ઘટાડે છે અને પીણાની દુકાનો પર નફો વધારે છે આ IoT સક્ષમ કપ જેવા છે જેમાં કપના પાયામાં NFC ઈન્ટિગ્રેટેડ ચિપ્સ હોય છે અને તે કપને મોબાઈલ બેંકિંગ પ્લેટફોર્મ અને ઈન્ટેલિહેડ સાથે જોડે છે જે મોડ્યુલર ડિસ્પેન્સિંગ યુનિટ છે તેથી આ NFC ચિપ્સ મૂળભૂત રીતે દરેક વપરાશકર્તાને કપ સાથે જોડવામાં મદદ કરે છે તેથી કપ ઉપયોગી છે અને બાયોડિગ્રેડેબલ સામગ્રીથી બનાવવામાં આવે છે તો સ્માર્ટ કપ કેવી રીતે કામ કરે છે તેથી મૂળભૂત રીતે વેપારીઓ અને ગ્રાહકો માટે અલગ અલગ એપ્સ છે ગ્રાહકો એપનો ઉપયોગ કરીને IntelliCorp એકાઉન્ટ્સ બનાવે છે તેઓ અમને ઈ વોલેટમાં ફંડ ટ્રાન્સફર કરે છે અને ત્યારબાદ ક્યૂઆર સ્કેન કરીને કપને ઈ વોલેટ સાથે લિંક કરવામાં આવે છે એપ્લિકેશન દ્વારા કોડ અને ઇન્ટેલિહેડનો ઉપયોગ કરીને ડિસ્પેન્સિંગ યુનિટ પર કપને ડોક કરો તેથી ગ્રાહકો ત્યારબાદ આ સ્માર્ટ કપ દ્વારા ઉત્પાદિત પીણાનો આનંદ માણે છે તેવી જ રીતે સ્માર્ટ કોફી ઉકાળવા અને સ્માર્ટ ઇન્ડોર ફાર્મિંગ માટે ફાર્મ શેલ્ફ માટે Spinn Inc દ્વારા ખાદ્ય ઉદ્યોગ માટે વિવિધ અન્ય IoT સોલ્યુશન્સ છે તેથી આ વિવિધ સંદર્ભોની સૂચિ છે જે ઉકેલો વિશે વધુ વિગતવાર વાત કરે છે કે જેના વિશે મેં સંક્ષિપ્તમાં વાત કરી છે IoT સોલ્યુશન્સ જેનો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વગેરેમાં થાય છે તેથી જો તમને આમાંથી કોઈપણ ઉકેલોમાં રસ હોય કે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તો તમને આ તફાવતોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે